મિત્રો હવે આપણે આ સત્રમાં વાત કરીશું કે તમે તમારી ભાવનાત્મક બુદ્ધિ અથવા EI કેવી રીતે સુધારી શકો છો અને અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ લાગણી અને કલ્પના નો એક સંબંધ છે તેથી જો તમે ભાવનાત્મક બુદ્ધિ ધરાવતા વ્યક્તિ છો તો તે બંને ના લાભ ના આનંદ માણી શકો છો તે મુજબ તે તેની લાગણીઓ નું વિશ્લેષણ તર્ક સમસ્યાનું નિરાકરણ અને નિર્ણય લેવામાં સામેલ કરી શકો છો જે મુખ્યત્વે જ્ઞાનાત્મક છે અને લાગણીઓની સંભાવના તમને માર્ગદર્શન આપશે કે તમારા માટે શું મહત્વનું છે અને તમે તેના વિશે કેવું વિચારો છો અને અનુભવો છો અને ભાવનાત્મક વ્યવસ્થાપન સાથે સંબંધિત છે તમે તમારી પોતાની લાગણીઓ નું ધ્યાન રાખો છો અને એકવાર તમે તમારી પોતાની લાગણીઓ નું ધ્યાન રાખશો તો જ કલ્પના તે મુજબ પ્રભાવિત થશે અને જો તમે આક્રમક છો તો તમે શીખ્યા છો તેમ થશે જો તમે આંતર વ્યક્તિત્વની ક્રિયાપ્રતિક્રિયા માં ગુસ્સો વ્યક્ત કરો છો તો તમે ભાવનાત્મક રીતે પરિપક્વ નથી તેથી શીખવાનું એ છે કે તમે તમારે નકારાત્મક લાગણીઓને સકારાત્મક શિક્ષણ અને વધતી તકો માં ફેરવો ભાવનાત્મક વ્યવસ્થાપનનો સંપૂર્ણ સાર એ છે કે તમે તમારી પોતાની લાગણીઓને અન્યની લાગણીઓને સમજો અને પછી સંદર્ભ અથવા પરિસ્થિતિઓ સાથે વ્યવહાર કરો અને અગાઉના સમાન ઉદાહરણ ને ધ્યાનમાં લઈને અમે જે વસ્તુઓ કહીએ છીએ તેમાંની કેટલીક વસ્તુઓ પણ તે જ કહે છે હવે મેં જે પાંચ પરિમાણો નો ઉલ્લેખ કર્યો છે તેના વિશે જાણીએ આમાંની એક સામાજિક ઘટક છે જે સહાનુભૂતિ અને સામાજિક અને વ્યક્તિગત ઘટક અથવા વ્યક્તિગત યોગ્યતા સાથે સંબંધિત છે જે સુવર્ણ અને સ્વ જાગૃતિ વિશે ચિંતિત છે તે જુએ છે જે વ્યક્તિ સ્વયં જાગૃત છેતે રમુજ ની ભાવના કેળવે છે અને જે વ્યક્તિ ઉચ્ચ પ્રેરણા ધરાવે છે તે પડકારરૂપ કાર્ય કરવા અથવા હાથ ધરવાનું પસંદ કરે છે સામાજિક સંબંધોમાં સારી વ્યક્તિ તે સંબંધ કેવી રીતે ચાલે છે તે નક્કી કરે છે અને જે વ્યક્તિ સામાજિક કૌશલ્યો માં સારી છે તે પણ સરળતાથી મિત્રો બનાવી શકે છે અને જેની પાસે સહાનુભૂતિ છે તે તેને સમજવા માટે અન્ય પરિસ્થિતિઓમાં પોતાને મુકી શકે છે તેથી જો કોઈ વ્યક્તિ આટલી ઉચ્ચ ભાવના કે બુદ્ધિ ધરાવે છે તો તમે કહી શકો છો કે જો તમે રમૂજની ભાવના કેળવશો અથવા જો તમે પણ કાર્યોને પસંદ કરો છો અથવા જો તમે સંબંધ પ્રત્યે તમારી સંવેદનશીલતા દર્શાવો છો અને જ્યારે તમે બહાર જાઓ છો અને ત્યારે તમે જ સરળતાથી મિત્ર બનાવી શકો છો અને તમે તમારી જાતને અન્ય વ્યક્તિઓની સ્થિતિમાં સાબિત કરો છો તો તમે ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિ દર્શાવો છો વિપરિત એ છે કે તમારી પાસે ઓછી ભાવનાત્મક બુદ્ધિ છે તમે ગુસ્સો વ્યક્ત કરો છો તમે બીજાના સંદર્ભમાં આક્રમક બોલો છો અને તમે કેટલાક સરળ કાર્યો હાથ ધરો છો તે પડકારરૂપ કાર્ય નથી અને તમે સંબંધ ની કોઈ ચિંતા નથી હું સંબંધ બનાવી શકું છું અને સંબંધ તોડી શકું છું અને તમે એમાંથી મિત્રતા પસંદ કરો છો તમે સાચા વ્યક્તિ સાથે મિત્રતા કરી શકતા નથી અને જ્યારે તમે વાત કરો છો ત્યારે તમે ફક્ત તમારા દૃષ્ટિકોણને ધ્યાનમાં ઓછો અને અન્યને ધ્યાનમાં લેતા નથી પછી તે કિસ્સામાં તમારી પાસે ઓછી ભાવનાત્મક બુદ્ધિ છે કારણકે અમે ઉલ્લેખ કર્યો છે કે એકવાર તમે ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી થશો તો તમે સમજશક્તિને પ્રભાવિત કરશે અને તે સમજશક્તિ સાથે જોડાશે પરિણામે આપણે જે ભાવનાત્મક ક્ષમતાઓનો ઉલ્લેખ કરીએ છીએ તમારી પાસે ઇરાદાપૂર્વક ની ક્ષમતા છે તમે એક હેતુ માટે સંબંધ રાખો છો ભાવનાત્મક બુદ્ધિ મતા હોવાને કારણે તમારું જમણા મગજ આપોઆપ સક્રિય થાય છે અને સર્જનાત્મક કાર્ય કરે છે અને ભાવનાત્મક ક્ષમતાઓ ધરાવવાથી તમે પ્રતિકૂળ તણાવ માંથી સરળતાથી પાછા આવશો અને તમે હતાશ અનુભવશો નહીં પછી ભલે તમે અમુક કાર્યમાં નિષ્ફળતાઓ અથવા તમે અમુક નોકરીઓમાં નિષ્ફળ જાવ અથવા તમે પરીક્ષાઓમાં પાસ થાઓ પણ તમારી પાસે સ્થિતિસ્થાપકતા અને ક્ષમતા છે જે તમે પરિસ્થિતિને ઓળખી શકશો અને તે તમારી સામાજિક કૌશલ્ય અથવા અન્ય લોકો સાથે કરાર કરવાની ક્ષમતાને પણ પ્રતિબિંબ કરે છે અને તેજ સમયે જ્યારે તમારી લાગણી ઉત્તેજિત થાય છે ત્યારે થોડો રચનાત્મક અસંતોષ હોય છે કારણકે અસંતોષના કારણે અને કેટલાંક મૂલ્યો સાથે જોડાશે અને લોકો માટે ચિંતા દર્શાવે છેતમારી પાસે વ્યાપક દ્રષ્ટિકોણ અને તમારી પાસે કેટલીક અંતર્જ્ઞાન છે અને શું થવાનું છે તેના વિશે પણ તમે અનુમાન લગાવી શકો છો અને તે જ સમયે તમને તમારા સત્તાના વ્યક્તિગત તબક્કામાં રસ હોતો નથી તમે વ્યક્તિ છો જો તમે સત્તાનો સામાજિક તબક્કો બતાવો છો અને તમે તેમની સંભાળ રાખો છો અને તમે તેમના માટે ચિંતા દર્શાવો છો તો તે તમારા અધિકાર નો સામાજિક તબક્કો છે તેઓ ભાવનાત્મક બુદ્ધીશાળી નથી લોકો વ્યક્તિગત મહત્વ દ્વારા માર્ગદર્શન આપતા નથી તેઓ ને જૂથ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે તેઓ જેનું નેતૃત્વ કરે છે અથવા જેની સાથે તેઓ વારંવાર વાતચીત કરે છે અને તે જ સમયે તેઓ તેમના વર્તનમાં પ્રમાણિકતા સુસંગત દર્શાવે છે તેમજ તેઓ જે કાર્ય કરે છે તેનો અર્થ એ છે કે તેમના કહેવા અને કરવા અને આપણે જેને પ્રમાણિકતા તરીકે ઓળખીએ છીએ તે પ્રમાણિકતા તેઓ માં સુસંગતતા ધરાવે છે તેથી તેમની પાસેના કેટલાક ભાવનાત્મક મૂલ્યો અને માન્યતાઓ છે તેની સાથે લાગણીશીલ લોકો ભાવનાત્મક રીતે પરિપક્વ અથવા ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિ ધરાવતા જીવનમાં ઘણી ઘટનાઓનું દબાણ હોય છે જીવનની ઘટનાઓ જીવનસાથીનું મૃત્યુ બાળકોનું મૃત્યુ પરિવારમાં કેટલીક વ્યક્તિઓનું મૃત્યુ આ ખૂબ જ તણાવપૂર્ણ હોય છે જીવનની ઘટનાઓ પરંતુ વ્યક્તિ ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી પણ છે તો પછી આ પરિસ્થિતિમાં કડક કાર્યવાહી અથવા ખોરવાશો નહીં અને જીવનમાં ઘણી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ આવે છે જેમ કે કોઈ આફત આવી હોય વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોય પરિવારના સભ્યો ગુમાવ્યા હોય મિલકત નષ્ટ થઈ હોય પાક નાશ પામે અને ત્યારે જ આવી તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ ભાવનાત્મક રીતે ફિટ વ્યક્તિ શાંત રહી શકે છે અને તે જ સમયે તે સમસ્યાનો સામનો કરવા માટે બળ બનાવશે તમે કટોકટી સામે કેવી રીતે લડી શકો છો અને તે કટોકટીમાં ટકી શકે છે અને ત્યાં કામનું દબાણ વધારે છે પરંતુ સમય ઓછો છે અને આ તે સમયે જે વ્યક્તિઓ ભાવનાત્મક બુદ્ધિ ધરાવે છે તેઓ પોતાની જાતને એક ચોક્કસ મર્યાદા સુધી તણાવ આપી શકે છે જો તે શક્ય ન હોય તો તેઓ કહેશે ના અમે તે કરી શકતા નથી અને આ તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં જ્યારે સામાન્ય વ્યક્તિઓ અસહાય અનુભવે છે ચિંતા અને તણાવ અનુભવે છે ત્યારે વ્યક્તિ વ્યક્તિગત તણાવમાં હોય છે ભાવનાત્મક રીતે પરિપક્વ વ્યક્તિ શાંત સંયોજિત અને સ્થિતિસ્થાપક હોઈ શકે છે અને તે સંકટ સમયનો સામનો કરવા માટે સતત કંઈક કરશે અને ચોક્કસ સમયગાળાની અંદર તે અનુભવશે અને જો તે પડે તે અસંતુષ્ટ હશે તો પણ તે જીવન ચાલુ રાખશે અને તે ક્યારે અટકશે નહીં સંતોષની ભાવના સાથે તે વસ્તુઓને ફરીથી સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરશે પછી તે કોઈ પણ વસ્તુનો નાશ થાય અથવા તો જીવનની કોઈ પણ ગંભીર ઘટના હોય તો પણ તેથી ભાવનાત્મક પરિપક્વતા અથવા ભાવનાત્મક બુદ્ધિ ધરાવતી વ્યક્તિના ઘણા સકારાત્મક પરિણામો છે અને આ લોકો ખરેખર દુર્લભ છે જેઓ પરિપક્વતા ધરાવે છે તે ઉચ્ચ ભાવનાત્મક પરિપક્વતા સાથે તમારી કલ્પના સાથે પણ જોડાશે તેથી તેઓ નિર્ણય લેવામાં સારા હશે તેઓ ની વિચારસરણી રચનાત્મક હશે તેઓ સ્વભાવે સમસ્યાનું નિરાકરણ કરનાર હશે તેઓ કામ કરવા માટે ઘણા પ્રયત્નો કરશે લાગણી અને કલ્પના ના સંયોજનથી ઘણા ગુણો આપોઆપ બનશે જો વ્યક્તિ ભાવનાત્મક હોય અને વ્યક્તિ ભાવનાત્મક બુદ્ધિ અથવા ભાવનાત્મક પરિપક્વતા પર ઉચ્ચ હોય તો ઘણા હકારાત્મક ગુણો ઉભરી શકે છે અને પછી કેટલીક સામાન્ય પદ્ધતિઓ છે જેના દ્વારા તમે તમારી ભાવનાત્મક બુદ્ધિ ને વધારે શકો છો સૌપ્રથમ તમે તમારી સંસ્થામાં અથવા તમારા કામના સેટિંગમાં તમારા શિક્ષકો અથવા સમુદાયના સભ્યો પાસેથી અવલોકન કરો છો કે જેમને તમે માનો છો કે વ્યક્તિ ખૂબ જ અસરકારક કાર્યક્ષમ છે અને તે જ સમયે તે ખૂબ જ મિલનસાર સૌહાર્દપૂર્ણ અને મદદગાર છે અને તમે આવી વ્યક્તિઓને ઓળખી શકો છો ભાવનાત્મક બુદ્ધિ ને સમજી ને તમે તેને એક આદર્શ તરીકે લો છો તમે તમારી વર્તણૂકને તેના અથવા તેણીના મોડેલ માટે કરો છો જે તમારા માં પરિવર્તન તરફ દોરી જશે કારણ કે તે તેમને ખ્યાલ આપે છે કે વ્યક્તિ તમારા માટે એક આદર્શ છે હવે આગળ વાંચન અને મનન નવીનીકરણ પ્રવૃત્તિઓ વિશે ની પ્રેક્ટિસ છે અમારા એક અભ્યાસમાં અમે ઉલ્લેખ કર્યો છે કે વ્યક્તિના ચાર પ્રકારનું નવીનીકરણ થાય છે અને જ્યારે તમે નોકરી માં પ્રવેશ કરશો અથવા જો તમે નોકરીમાં હોવ તો ત્યાં વ્યવસાયિક વાતાવરણ છે કારણકે દુનિયા સતત બદલતું રહે છે આપણે બદલતી દુનિયા ના પડકારોનો સામનો કરવા માટે આપણે કુશળતા જ્ઞાન અને વર્તનમાં સુધારો કરવો પડશે તેથી તમે શિક્ષણ દ્વારા સમજણ દ્વારા ઊણપ દ્વારા માર્કો અને માધ્યમો શોધી શકો છો તેથી તમે તમારી વ્યવસાયિક યોગ્યતા સુધારવા માટે હંમેશા પ્રયત્ન કરી શકો છો હવે આપણે સામાજિક વાતાવરણ વિશે જાણીએ જ્યાં તમે અન્ય લોકો સાથે તમારા પરિવારના સભ્ય સાથે તમારા સંબંધીઓ અને તમારા નજીકના મિત્રો સાથે સંબંધ સ્થાપિત કરી શકો છો અને તમે તે સંબંધો કેળવી પણ શકો છો અને તમે કેવી રીતે સંબંધો કેળવી અને જાળવી શકો તેના માટે અમે ઘણી ટૂલ કિટ્સ આપેલી છે અને આ જ રીતે તમારે આધ્યાત્મિક વાતાવરણ ની જરૂર છે તે ભાવના આવા ઉચ્ચ જાતના ધંધા માટે અને આધ્યાત્મિક સંડોવણી મા તમે તમારી જાતને આધ્યાત્મિક રીતે સુધારી શકો છો અને સમજણ દ્વારા અને અન્ય સાધનો દ્વારા મનને શાંત કરવાની કસરત તેમજ કેટલીક સમજણ અથવા પરિસ્થિતિ પ્રદાન કરી છે જેના દ્વારા તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પણ તે કરી શકો છો શારીરિક સમાવેશ તમારા સ્વાસ્થ્ય અને શરીર વિશે સંબંધિત છે અને આ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે એક સ્વાસ્થ્ય શરીર સ્વસ્થ મન ધરાવી શકે છે અને જ્યાં સુધી યોગ પ્રથાઓ દ્વારા રમત ગમતમાં ભાગ લેવા થી તમારી જાતને ખરાબ આદતોથી મુક્ત કરવા માટે પહેલ કરવામાં આવે ત્યાં સુધી તેથી મેપ કરેલ વિવિધ રીતો અને સાધનોનો છે જેના દ્વારા તમે તે કરી શકો છો અને તે જ સમયે આ નવીનીકરણની પ્રથાઓ સાથે તમે તમારી જાતને નવીનીકરણ કરી શકો છો જ્યારે પણ તમને સમય મળે છે ત્યારે તમે માનસિક અને શારીરિક રીતે આધ્યાત્મિક અને સામાજિક રીતે તમે તમારી જાતને નવીનીકરણ કરી શકો છો અને વધુ સારા જીવન માટે અને વધુ સારી વ્યક્તિ બનવા માટે તમારી જાતને ફરીથી ઉત્સાહિત કરી શકો છો અને તમે તમારા જીવનના અનુભવો સ્વ ચિંતન અને વિચારસરણી માંથી શીખીને આઈ ને સુધારી શકો છો તમે નોકરી પરથી પાછા આવ્યા પછી દરરોજ ડાયરી જાળવી રાખો તમે શું કરવા માંગો છો અને તમે સંસ્થા માં શું કર્યું જો તમે કંઈક કરવા માંગતા હોવ તો જે તમે કર્યું નથી અને પછી તમે વ્યૂહરચનાઓ તપાસો અને જ્યારે તમને ભવિષ્યમાં આવી સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે તમે કેવી રીતે સફળ નોકરીને સફળ નોકરી માં રૂપાંતરિત કરી શકો છો કારણકે તમે કામ કરી રહ્યા છો અને તમે તમારી નોકરી સારી રીતે જાણો છો અને તમે તમારા આસપાસના વાતાવરણને પણ જાણો છો તેથી તમે વ્યૂહરચના અને તપાસ અને તેનો અમલ કરો તેથી જેમ આપણે ઉલ્લેખ કર્યો છે કેમ ભાવનાત્મક બુદ્ધિ વધે છે કારણ કે આપણી પાસે વધુ વિચાર આત્મચિંતન અને અનુભવ છે કારણકે જેમ જેમ તમારી ઉમર વધતી જશે તેમ તેમ ભાવનાત્મક બુદ્ધિ પણ વધતી જશે જેની પાસે બુદ્ધિ હશે નહીં તેની પાસે ક્યારેય બુદ્ધિમત્તા ની જેમ વિક્ષેપિત જગ્યા હશે નહીં તે 60 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થઈ રહ્યો છે પરંતુ ભાવનાત્મક બુદ્ધિ હંમેશા આગળ વધવાની જગ્યા તરીકે અને આધ્યાત્મિક પ્રથાઓ કેળવીને રહેશે કારણ કે આધ્યાત્મિકતા એક એવો મુદ્દો છે જે અહીં સાથે જાય છે ભારતીય સંદર્ભમાં તે અહિંસા સત્યતા નિષ્કામ કર્મ શાંતિ પ્રાર્થના પછી આપણે જે જાપ કરીએ છીએ અને તે બધું સાથે જાય છે તેથી આ બધી વસ્તુઓ આપણા સિદ્ધાંતમાં છે ગાંધીજીએ અહિંસાને અને સત્યતા ના સિદ્ધાંતો નો પ્રચાર કર્યો હતો ઘણા ધર્મો ભગવદ ગીતા પણ નિષ્કામ કર્મ ના સિદ્ધાંતો વિશે બોલે છે અને તમારી પાસે શાંતિ જેવા અન્ય ગુણો પણ છે અને પછી તે યોગ એક પ્રથા વિશે પણ બોલે છે અને એવી ઘણી બધી વસ્તુઓ છે જે વ્યક્તિ કરી શકે છે આધ્યાત્મિક રીતે પોતાની જાતને નવીનીકરણ કરવા અને આવી આધ્યાત્મિક પ્રથાઓ શીખવી અને વિકસાવવી જોઈએ અહીં બે મુદ્દાઓ છે એક ધાર્મિક વિધિઓ છે જે આપણે ધાર્મિક પ્રવૃત્તિ માટે કરી છીએ જેમ ફુલ એકઠા કરવા ફળ ભગવાનને અર્પણ કરવા આ બધું એક ધાર્મિક ભાગ છે હવે બીજો ભાગ એ છે કે તમે તમારી જાતને કઈ રીતે શુદ્ધ કરો છો તમે કેવી રીતે નિષ્કામ કર્મની નિરાકરણ શાંતિનો અભ્યાસ અહિંસાનાં સિદ્ધાંતોનું પાલન કરીને તમારી અંદર સુધારો કરી રહ્યાં છો તો આ અંતર્ગત છે અને જો તમારું મન તે પ્રમાણે ઘડવામાં આવશે અને તે તમારા વર્તનમાં અથવા તમારી પ્રવૃત્તિઓમાં પણ પ્રતિબિંબિત થશે તેથી અહીં મનની રચનાની કરવી જરૂર છે જેથી તે જ વસ્તુ આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થઈ શકે છે તો આ કેટલીક પદ્ધતિઓ છે જેના દ્વારા આપણે આપણી ભાવનાત્મક બુદ્ધિમાં વધારો કરી શકીએ છીએ અને યાદ રહે છે કે આપણે જે કરીએ છીએ તે બધું છે મગજમાં એક મિકેનિઝમ છે અને અહીં મગજની મિકેનિઝમ એ છે કે મધ્ય મગજ નો એક નાનો ભાગ છે અને જેને આપણે એમીગડાલા કહીએ છીએ અને તે તમામ જુસ્સો માટેનું આસન છે અને એમીગડાલા આપણી લાગણીઓને નિયંત્રિત કરે છે પરંતુ તે જ સમયે આપણે આપણી પ્રવૃત્તિઓ દ્વારા અથવા આપણા મનોવૈજ્ઞાનિક કાર્યના માર્ગ દ્વારા ભૂલવું જોઈએ નહીં આપણે તેના કાર્યને મોડ્યુલેટ પણ કરી શકીએ છીએ તેથી આપણે કહીએ છીએ કે જો તમે કોઈ વ્યક્તિને અમુક વસ્તુઓ કરવાનું શીખવશો તો તે ક્યારેય શીખશે નહીં અને જો તે વ્યક્તિ પોતે તે કાર્ય કરવામાં રસ ધરાવે છે અને ચોક્કસ પ્રેક્ટિસ કરે છે તો તે ચોક્કસપણે શીખી શકશે તેથી અમુક વર્તણૂક અને પ્રવૃત્તિઓની પ્રેક્ટિસ કરવાથી આપણું વર્તન બદલાશે અને એમીગડાલાની કામગીરીને મોડ્યુલેટ કરવાની પ્રવૃત્તિઓમાં પણ ફેરફાર થશે અને તે વ્યક્તિ માટે તેમજ તેની આંતરવ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયામાં ફાયદાકારક રહેશે